ટર્મિનલ વોલ્ટેજ વધારવા માટે આપણે શ્રેણીમાં બેટરીને કનેક્ટ કરવાની ચર્ચા કરી જો આપણે ટર્મિનલ કરંટને વધારવું હોય તો પછી આપણે સમાંતર બેટરીઓ જોડી શકીએ છીએ પરંતુ શું આપણે બેટરીને સમાંતર કનેક્ટ કરી શકીએ છીએ તે પ્રશ્ન છે હવે ચાલો આપણે કહીએ કે આપણી પાસે સમાંતરમાં આની જેમ જોડાયેલી થોડી બેટરીઓ છે અમારી પાસે ટર્મિનલ વોલ્ટેજ VT છે અને તમારી પાસે દરેક બેટરીમાંથી iB1 iB2 iBn કરંટ છે અને ટર્મિનલ કરંટ iT એ iB1 iB2 iBn એમ બધાનો સરવાળો છે તો આ સમગ્ર સિસ્ટમના સંપૂર્ણ સમૂહની કરંટ ડિસ્ચાર્જ ક્ષમતામાં વધારો કરશે જો કે તમારે જાણવું જોઈએ કે કોઈ સમાંતરમાં વોલ્ટેજ સ્ત્રોતોને કનેક્ટ કરી શકતું નથી આપણે જોયું છે કે અગાઉ સમાંતરમાં વોલ્ટેજ સ્ત્રોતોને કનેક્ટ કરવાથી તેમની વચ્ચે વિશાળ પરિભ્રમણ કરંટ પ્રવાહ થશે જો વોલ્ટેજમાં નાના પણ તફાવત છે નેનો વોલ્ટ અથવા માઇક્રો વોલ્ટ પણ તો ત્યાં મોટો કરંટ ફરતો હોઈ શકે છે કારણ કે તેમના અવરોધ શ્રેણી અવરોધ સંસાધનો લગભગ શૂન્ય છે અને પછી ત્યાં એક વિશાળ કરંટ પ્રવાહ ફરતો હોઈ શકે છે અને આ ઘટાડા તરફ દોરી જશે સમગ્ર બેટરી સેટની ક્ષમતામાં મોટો ઘટાડો તોસામાન્ય રીતે તમે આ રીતે સમાંતર બે વોલ્ટેજ સ્રોતોને સીધા કનેક્ટ કરશો નહીં આ ચાલતું નથી ફરતા કરંટની સમસ્યાને ટાળવા માટે હું દરેક બેટરીના શ્રેણીમાં ડાયોડ ને કનેક્ટ કરી શકું છું અને તેમને OR કરો અને પછી તેને આના જેવા લોડ સાથે કનેક્ટ કરી શકું છું તોઆ કિસ્સામાં આ બે બેટરી વચ્ચે કોઈ ફરતો કરંટ પ્રવાહ રહેશે નહીં કારણ કે આ બે ડાયોડ્સ અને ઓરિંગ અસર ને લીધે તે કરંટ પ્રવાહને અહીંથી અને અહીં લોડ દ્વારા જવાની કોશિશ કરશે પરંતુ ત્યાં કોઈ બાંયધરી નથી કે બંને બેટરીઓ વચ્ચે કરંટ વહેંચવામાં આવશે તે ફરીથી બંને બેટરીના આંતરિક અવરોધ પર નિર્ભર છે ચાલો આપણે કહીએ કે આ બેટરીની આંતરિક અવરોધ ઓછા છે તો અહીં મોટો પ્રવાહ ચલાવવાનો પ્રયત્ન થશે અને જો આમાં અવરોધ હોય આંતરિક અવરોધ જે મોટો છે તો આંતરિક અવરોધમાં એક ડ્રોપ આવશે અને પછી આ ડાયોડ રીવર્સ બાયસ હોઈ શકે છે તો ફક્ત આ R0 ને જ પાવર પહોંચાડશે તો આ સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તમે સમાંતર જોડાણ વચ્ચે કરંટના વહેંચણીને મંજૂરી આપી શકતા નથી અથવા ખાતરી કરી શકતા નથી પછી આ એન્હાન્સ ટર્મિનલ કરંટ હોવાનો હેતુ અપૂર્ણ રહે છે તો આપણે શું કરીએ આપણે કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ને ચિત્રમાં લેવાની જરૂરી છે ચાલો આપણે તેના પર એક નજર કરીએ ચાલો હવે આપણે ચર્ચા કરીએ કે આપણે PV એપ્લિકેશનની સમાંતર બેટરીઓને કનેક્ટ કેવી રીતે કરીશું લાક્ષણિક PV એપ્લિકેશન આ રીતે છે PV મોડ્યુલ આ રીતે બફર કેપેસિટીન્સ CT સાથે જોડાયેલ છે અને પછી તે R0 થી કનેક્ટ થયેલ છે જ્યારે તમારી પાસે બેટરી હોય ત્યારે તમે સામાન્ય રીતે અહીં આ ટર્મિનલ સાથે બેટરીને કનેક્ટ કરી શકો છો પરંતુ તમે ફક્ત એક જ બેટરીને કનેક્ટ કરી શકો છો એક બેટરી જો તમારી પાસે ઘણી બેટરીઓ છે અને તમે તેને સમાંતર કરવા માંગો છો એવી રીતે કે ટર્મિનલ પ્રવાહ વધારવામાં આવે તો આપણે DC DC કન્વર્ટરની સહાય લેવી પડશે તો ચાલો આપણે કહીએ કે મારી પાસે અહીં બેટરી છે હવે આ બેટરી હું તેને આ બિંદુએ ઇન્ટરફેસ કરવા માંગું છું હું તે કેવી રીતે કરીશ તેથી આ બેટરી હું તેને ડીસી ડીસી કન્વર્ટર દ્વારા પસાર કરું છું હું એક ઉદાહરણ તરીકે બૂસ્ટ કન્વર્ટર લઈશ પરંતુ તમે કોઈપણ અન્ય કન્વર્ટરને પણ લઈ શકો છો જે આ બેટરી પોટેન્સીઅલને PV પેનલના ટર્મિનલ પોટેન્સીઅલ સાથે સુટ કરશે મેચ કરશે જ્યાં તમે ડ્યુટી સાઇકલને યોગ્ય રીતે લઈ શકો છો જેની પહેલા આપણે ચર્ચા કરેલ છે તેને ફક્ત બૂસ્ટ કન્વર્ટર અથવા બક કન્વર્ટર અથવા બક બૂસ્ટ કન્વર્ટર હોવું જરૂરી છે તે ફ્લાય બેક કન્વર્ટર ની જેમ એક અલગ કન્વર્ટર પણ હોઈ શકે છે કદાચ હું તમને પછીથી ઉદાહરણ બતાવીશ હવે આપણે કહી શકીએ કે આ બૂસ્ટ કન્વર્ટર નો પ્રથમ ભાગ છે અમારી પાસે ઇન્ડક્ટર અને સ્વીચ છે અને અહીં ડાયોડ હોવો જોઈએ ચાલો હું આ બે ને કોમન ગ્રાઉન્ડ બનાવું તો ચાલો આપણે કહીએ કે આ તે જ સર્કિટ ગ્રાઉન્ડ છે અને અહીં આપણે ડાયોડ મૂકીશું બૂસ્ટ કન્વર્ટર સર્કિટ હવે પૂર્ણ થઈ જશે અને ડાયોડ નું આઉટપુટ એક કેપેસિટેન્સ માં જવું જોઈએ અને તે કેપેસિટીન્સ કેપેસિટીન્સ CT હશે તો બુસ્ટ કન્વર્ટર અહીંથી વોલ્ટેજને પમ્પ કરશે તેને વધારે છે અને પછી તેને આ રીતે કેપેસિટીન્સ CTમાં મૂકે છે અને જેથી ટ્રાન્ઝિસ્ટરની સ્વીચ ઓન થશે જેથી ઊર્જા પાવર આ ફેશનમાં વહી રહી છે કરંટ પ્રવાહ વહેતો હોય છે અને ઇન્ડક્ટરમાં ઊર્જા સંગ્રહિત થાય છે અને જ્યારે સ્વીચ બંધ થાય છે ત્યારે ઇન્ડક્ટરનો કરંટ આ ડાયોડથી CT માં વહેશે અને પછી ફરી પાછો આવશે તો આ કેવી રીતે વહેશે હવે તે આ ફેશનમાં કનેક્ટ થયેલ એક બેટરી હશે હવે ચાલો આપણે કહીએ કે તમારી પાસે બીજી બેટરી છે અને મને એક વધુ કન્વર્ટર શામેલ કરવા દો અને હું તે જ રીતે બૂસ્ટ કન્વર્ટર મૂકીશ અને જ્યારે સ્વીચ ચાલુ હોય ત્યારે બેટરી પમ્પ થશે બેટરી ઇન્ડક્ટરને ચાર્જ કરશે અને સ્વીચ બંધ થશે તે ડાયોડ દ્વારા આ રીતે પસાર થશે અને અહીં કેપેસિટર માંથી તેથી આ રીતે આ બેટરી મને કહેવા દો કે તે VB2 છે જે બેટરી માંથી પાવરને કેપેસિટર CT માં પમ્પ કરશે હવે આ બંને સ્વતંત્ર રીતે કાર્યરત છે અને તો પાવરનો ઓરિંગ થશે અને તો કરંટમાં વધારો થશે હવે અહીં નોંધવાની વાત એ છે કે આ બંને બેટરીઓ સમાન વોલ્ટેજ હોવી જરૂરી નથી આ 6 વોલ્ટની બેટરી હોઈ શકે છે આ 12 વોલ્ટની બેટરી હોઈ શકે છે અને આ ટર્મિનલ પર 20 વોલ્ટની ડીસી બસ હોઈ શકે છે તોતે મુજબ ડ્યુટી સાઇકલ ના આધારે તમે હજી પણ સમાંતર CT માં ઊર્જા પંપ કરી શકો છો તેથી તે DC DC કન્વર્ટરના ઉપયોગના ફાયદા સાથે મેં કહ્યું તેમ પણ તમે કરી શકો છો એક અલગ કન્વર્ટરનો ઉપયોગ કરો હવે આપણે કહી શકીએ કે મારી પાસે આ ફેશનમાં બેટરી કનેક્ટ થયેલ છે આ તે જ ગ્રાઉન્ડ છે હવે મારી પાસે આ બેટરી છે હવે આ બેટરી VB3 છે હવે તે એક ઇન્ડક્ટર અને સ્વીચ સાથે જોડાયેલ છે તેથી જ્યારે સ્વીચ ઓન હોય ત્યારે ઇન્ડક્ટરમાં ઊર્જા સંગ્રહિત થાય છે હવે હું તેને સેકન્ડરી બાજુ ઇન્ડક્ટર પર આ ફેશનમાં પસાર કરીશ તેથી તો જ્યારે સ્વીચ ચાલુ હોય ત્યારે ડોટ પોઝિટીવ હોય છે જ્યારે સ્વીચ બંધ થાય છે ત્યારે ડોટ નેગેટીવ બને છે નોન ડોટ પોઝિટીવ બને છે આ પોઝિટીવ બને છે આ આ નોડ એ આ CT માં કરંટ પંપ કરવાનું શરૂ કરશે અને તે પછી અહીં પાછો આવશે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી માં તો તમે જોશો કે તમે આ બેટરીથી ઊર્જાને આ બફર કેપેસિટર CT માં પંપ કરી શકો છો નોન આઇસોન્ટેડ કન્વર્ટરથી પણ તેથી તે જરૂરી નથી કે તમારી પાસે સમાન કન્વર્ટર સમાન બેટરી હોવી જોઈએ તમે જુદી જુદી બેટરીઓ યુટેક્ટીક કોમ્બિનેશનલ બેટરીઓ તમારી પાસે વિવિધ કન્વર્ટર વિવિધ પ્રકારનાં કન્વર્ટર અલગ બિન અલગ અને હજી પણ સમાંતર રીતે જોડાયેલ કેપેસિટરમાં પાવર પંપ કરી શકે છે મેં હમણાં જે બતાવ્યું છે તેનાથી ગેરફાયદો એ છે કે પાવર ફક્ત એક જ દિશામાં એક દિશામાં પાવરનો પ્રવાહ વહી શકે છે તેનો અર્થ એ છે કે પાવર ફક્ત બેટરીથી CT VB1 થી CT VB2 થી CT તરફ વહી શકે છે પાવર CT થી પાછળ VB2 સુધી જઈ શકતો નથી કારણ કે જ્યારે તમે સામાન્ય રીતે અહીં બેટરીને કનેક્ટ કરો છો જો ત્યાં કોઈ ચાર્જ છે જેને દૂર કરવો પડશે જે બેટરીમાં ઘટી શકે છે બેટરી સિંક ની જેમ કાર્ય કરી શકે છે પરંતુ અહીં આની સાથે આ ડાયોડની હાજરીને કારણે તેઓ ફક્ત સોર્સ બનાવી શકે છે અને તેઓ સિંક બની શકતા નથી અને ચાલો આપણે કહીએ કે PV પેનલમાં પણ આંતરિક ડાયોડ પ્રોટેક્શન ડાયોડ છે અને તોતે પણ ઘટી શકશે નહીં તોજો તમારે કેપેસિટેન્સ CT ને ડિસ્ચાર્જ કરવાની જરૂર હોય તો શું થશે તેથી તમારી પાસે હવે કોઈ સિંક કરંટ ક્ષમતા નથી ચાલો આપણે કહીએ કે આ R0 ને દુર કરેલ છે તે ઓપન સર્કિટ R0 અનંત છે તોજો R0 અનંત છે અને ચાલો આપણે કહીએ કે CT વધુ ચાર્જ થઈ ગયો છે જો CT વધારે ચાર્જ હશે તો વોલ્ટેજ વધુ અને જરૂરી છે તે CT ને ડિસ્ચાર્જ કરશે તમે CT ને કેવી રીતે ડિસ્ચાર્જ કરો છો CT પાસે ડિસ્ચાર્જ પાથ નથી તે આના દ્વારા ડિસ્ચાર્જ થઇ શકશે નહીં તે આના દ્વારા ડિસ્ચાર્જ કરી શકશે નહીં તે આના દ્વારા ડિસ્ચાર્જ કરી શકશે નહીં PV દ્વારા ડિસ્ચાર્જ થઇ શકતો નથી કારણ કે PV એ સંરક્ષણ શ્રેણીના ડાયોડથી સુરક્ષિત છે તેથી CT ને બિલકુલ ડિસ્ચાર્જ કરી શકાતો નથી અને તેમાં ડિસ્ચાર્જ પાથ નથી આ ખાસ ટોપોલોજીની આ એકમાત્ર ખામી છે જે મેં દર્શાવી છે પરંતુ આપણે આ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરીશું આપણે જોશું કે આપણે આ સમસ્યાને કેવી રીતે દૂર કરી શકીશું અને CT ને કેવી રીતે ડિસ્ચાર્જ કરવું તે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું જો તે R0 ની અનંત સ્થિતિ હેઠળ અથવા અન્ય કોઈપણ પરિસ્થિતિઓ દરમિયાન પણ ચાર્જ હોય તો તમારે CT થી ચાર્જ હટાવવાની જરૂર છે ચાલો હવે જોઈએ કે આપણે કેવી રીતે યુનિડીરેકસ્નલ પાવર પ્રવાહની સમસ્યાને હલ કરી શકીએ આપણે પાવર કન્વર્ટર્સને બાયડીરેકસ્નલ બનાવીશું તો પહેલા મને PV સોર્સને બફર કેપેસિટેન્સથી કનેક્ટ કરવા દો જે લોડ સાથે જોડાયેલ છે આ CT છે હવે આ CT પર અમારે બેટરીને કનેક્ટ કરવા માટે ઇંટરફેસ સેટ કરવાની જરૂર છે હવે બેટરીનો વિચાર કરો અને પહેલાની જેમ આપણી પાસે બુસ્ટ કન્વર્ટર હશે અને હું આ ગ્રાઉન્ડને સામાન્ય બનાવીશ અને હું આ ગ્રાઉન્ડને પણ સમાન સમાન પોઇન્ટ બનાવીશ અહીંથી સીધા ઉપર ડાયોડ તેથી ચાલો હું ડાયોડને કનેક્ટ કરું તેથી હવે આ ભાગ કન્વર્ટર છે અને સ્વીચ ચાલુ થતા ઊર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહિત થાય છે અને સ્વીચ બંધ છે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા કેપેસિટર CT માં જાય છે અને પાછી આવે છે હવે ફરી ઉત્પન્ન થવાને કારણે અથવા લોડમાંથી પાછા આવવાને કારણે CT પર વધુ ચાર્જ આવે તેવા કિસ્સામાં આપણે બેટરીમાં પાવર કેવી રીતે પાછો ખેંચી શકીએ તેથી આપણે આ કરીશું આ રીતે કનેક્શન કરીશું હવે હું અહીં BJT કનેક્ટ કરું છું BJT અથવા MOSFET આની જેમ અને આ ટ્રાંઝિસ્ટર ની તરફ ડાયોડ હું BJTને આ ડાયોડ ની સાથે જોડું છું અને હું આ ટ્રાંઝિસ્ટર પર ડાયોડ ને કનેક્ટ કરી રહ્યો છું તમે હવે જુઓ ધારો કે આ ઇનપુટ સોર્સ છે અને પાવરને આ ફેશનમાં બેટરી તરફ જવું પડે છે તેથી જો તમે તે જુઓ તો તમે ફક્ત લાલ ઘટકો BJT ડાયોડ ઇન્ડક્ટરેટર બેટરી જુઓ છો તેથી આ દિશામાં બક કન્વર્ટર બનાવે છે તે આ દિશામાં બુસ્ટ કંડક્ટર બનાવે છે જયારે પાવર બેટરી થી CT ની દિશામાં વહેતો હોય ત્યારે તે બૂસ્ટ ઓપરેશન છે તે બ્લુ ઘટકો છે CT થી બેટરી તરફ આપણે લાલ ઘટકોનો ઉપયોગ કરીએ છીએ અને તે બક ઓપરેશન હશે તેથી તે બક કન્વર્ટર બનશે તોઆ રીતે જો આપણે આ તકનીકનો ઉપયોગ કરીએ તો પછી તમારી પાસે બંને દિશામાં પાવરનો પ્રવાહ આવી શકે છે અને તમને આ સોર્સિંગ ઘટવાની સમસ્યા નહીં હોય તેથી આપણે તેને ઇનેબલ સોર્સિંગ કહીશું તેથી જ્યારે તમે આને ઇનેબલ કરો અને ગેટના પ્લસને BJTની આ બેઝ ડ્રાઇવમાં આવવાની મંજૂરી આપો ત્યારે આ ટ્રાંઝિસ્ટર સ્વિચિંગ ઇનેબલ થાય છે અને બેટરી સોર્સ બનવા માટે સક્ષમ બને છે તમારી પાસે આ પિન પણ હશે અને આપણે તેને ઇનેબલ સીન્કિંગ કહીશું તેથી આ બંને પરસ્પર વિશિષ્ટ છે અને તમે સીન્કિંગને ઇનેબલ કરો છો જેથી આ ટ્રાંઝિસ્ટર ઉંચી ફ્રિકવન્સી પર ચાલુ અને બંધ થાય છે અને બક ઓપરેશન ચિત્રમાં આવે છે અને પાવર CT માંથી બેટરીમાં વિતરિત થાય છે તો આ રીતે તમે બંને દિશામાં પાવર પમ્પ કરી શકો છો ચાલો હવે આ ભાગને ચિહ્નિત કરીએ તો આ બેટરી અને PV ટર્મિનલ વચ્ચેનું અમારું મુખ્ય ઇન્ટરફેસ બ્લોક છે અને આને ઇન્ટરફેસ બ્લોક અથવા સમાંતર જોડાણ કહેવામાં આવે છે હવે આ ઇન્ટરફેસ બ્લોક ની નકલ કરી શકો છો ચાલો કહીએ કે મારી પાસે તેના જેવો વધુ એક ઇન્ટરફેસ બ્લોક છે અને હું બેટરીને કનેક્ટ કરું છું હું આ ગ્રાઉન્ડ કનેક્શન અહીં બનાવું છું અને પછી હું આ ઇનેબલ સોર્સિંગ પિન બહાર લાવીશ પછી હું આ ઇનેબલ સિંકિંગ પિન બહાર લાવીશ અને તે પછી હું આ ઇન્ટરફેસ બ્લોકને કનેક્ટ કરીશ હું તેને કનેક્ટ કરીશ તેથી આ રીતે એક વધુ બેટરી CT સાથે સમાંતરમાં ઇન્ટરફેસ કરવામાં આવે છે હવે જો હું આને VB1 કહું અને હું આને VBn તરીકે બોલવું છું અને વચ્ચે વચ્ચે ત્યાં કોઈપણ સંખ્યામાં બ્લોક અને કોઈપણ સંખ્યામાં બેટરીઓ હોઈ શકે છે અને ટર્મિનલ કરંટને વધારવા માટે આ ટર્મિનલ વોલ્ટેજ પોઇન્ટની સમાંતર આવા સંખ્યાબંધ ઇન્ટરફેસ જોડાણો હોઈ શકે છે VB1 થી VBn કદાચ સમાન બેટરીઓ હોઈ શકે છે અથવા તે જુદી જુદી બેટરી અથવા વિવિધ પ્રકારની બેટરી હોઈ શકે છે એક લીડ એસિડ બેટરી હોઈ શકે છે એક લિથિયમ પોલિમર બેટરી હોઈ શકે છે એકમાં પાવર હાઈ ડેન્સિટી હોઈ શકે છે એક ઉચ્ચ ઊર્જા ઘનતા ધરાવી શકે છે તો તમારી પાસે યોગ્ય પાવર પહોચાડવા માટે યુટેક્તિક સંયોજનોની બેટરીઓ સમાંતરમાં જોડાવા માટે પ્રયાસ કરી રહેલ છે આ ઇન્ટરફેસ બ્લોક્સ જે મૂળભૂત રીતે DC DC કન્વર્ટર છે જે બૂસ્ટ બક અથવા બક બૂસ્ટ અથવા ફ્લાય બેક કન્વર્ટર હોઈ શકે છે તે આ ઇન્ટરફેસને બનવા માટે ઇનેબલ કરે છે અને આ પ્રકારના દ્વિ દિશાકીય સ્વીચોનો ઉપયોગ કરીને તમે આ દિશાથી CT અને CT તરફથી આ દિશામાં પાવર ફ્લો બનાવી શકશો તો ચાલો હવે આપણે કહીએ કે તમે સોર્સ પર જઈ રહ્યા છો તમે આને ઇનેબલ કરી શકશો તમે આ 0 બનાવશો તમે આ ટ્રાંઝિસ્ટર ને સ્વિચીંગ કરવાની મંજૂરી આપશો નહીં ફક્ત ડાયોડ નો ઉપયોગ કરવામાં આવશે તેથી આ સ્વિચીંગ થઈ રહ્યું છે CT ને પાવર આપવામાં આવે છે હવે એકવાર CT વોલ્ટેજ કોઈ ચોક્કસ નિર્ધારિત મર્યાદાથી વધુ ઉપર જાય છે અને પછી આપણે તેને બેટરીમાં મૂકીશું તો તમે સીન્કિંગ મોડ ને ઇનેબલ કરી શકો છો આને ઇનેબલ કરી શકાય છે આને ડિસેબલ કરવામાં આવશે તોફક્ત આ રેડ કમ્પોનન્ટનો ડાયોડ અને આ BJT નો ઉપયોગ કરવામાં આવશે અને બકિંગ ઓપરેશન થશે અને પછી પાવર આ ફેશનમાં બેટરીમાં મૂકવામાં આવશે હવે આપણે જોઈશું કે આપણે સિગ્નલ કેવી રીતે મેળવીશું CT ના વોલ્ટેજ ધ્યાનમાં લો ચાલો હું તેને VT એટલેકે ટર્મિનલ વોલ્ટેજ તરીકે દોરું છું હવે આ ટર્મિનલ વોલ્ટેજનો ઉપયોગ કરીને આપણે નક્કી કરીએ કે આપણે ઇનેબલ સોર્સિંગ કરવા અથવા ઇનેબલ સીન્કિંગ કરવા માટે સંકેત આપી શકીએ કે નહીં ચાલો હવે મને કમ્પેરેટર દોરવા દો અને કમ્પેરેટરનું આઉટપુટ હું ગેટ સિગ્નલને આપીશ અને હું તેને AND ગેટ કહીશ અને AND ગેટના અન્ય ઇનપુટમાં હું એક કલોક સિગ્નલ આપીશ અને તે કલોક સિગ્નલ માં આની જેમ ડ્યુટી સાયકલ પલ્સ હશે ખરેખર તે પલ્સને સ્વીચના બેઝ ડ્રાઇવને અપાશે તેવી જ રીતે મારી પાસે એક વધુ સેટ હશે એક વધુ ક્મ્પેરેટર અને તે ક્મ્પેરેટરનું આઉટપુટ બીજા AND ગેટ પર જશે તે બીજા AND ગેટ માં જાય છે અને ત્યાં કલોક આપવામાં આવે છે તેથી અહીં તમને આ બે સ્થળોએ કલોક પલ્સ અહીં ગેટ પર મળશે હવે હું ઇનપુટ્સ ને આ રીતે જોડીશ ઠીક છે હવે અહીં પ્રથમ ઇનપુટ છે હું તેને VTmax તરીકે બોલાવીશ આ કંઈક એવું છે જેને આપણે સેટ કરવાની જરૂર છે આપણે કહીશું કે આ કેપેસિટરની તરફનો વોલ્ટેજ VTmax કરતાં વધી શકતો નથી જે ઉપલી મર્યાદા છે અને બીજી એક VT નું સંવેદિત મૂલ્ય છે આપણે તેને અહીં આપીશું અને પ્લસ માઈનસ પ્લસ અને માઈનસ પણ છે તેથી ચાલો ભાગોનું નામકરણ પૂર્ણ કરીએ આને એક ઇનેબલ સોર્સિંગ તરીકે બોલાવીએ આને ઇનેબલ સીન્કિંગ કહે છે તમારી પાસે પુરવઠો છે હા ઓપરેશન ખૂબ સરળ છે VT એ સેન્સ્ડ સિગ્નલ છે VTmax કોન્સ્ટન્ટ છે તો જ્યારે પણ VT એ VTmax કરતા ઓછો હોય ત્યારે આ ઉચું હોય છે અને અહીં VTmax ને માઇનસ ટર્મિનલ માઈનસ પિન આપવામાં આવે છે તો આ ઓછું છે તેથી જ્યારે VTmax કરતા VT થી ઓછો હોય અને આ ઉચું હોય છે AND ગેટ ઇનેબલ હોય છે આ અને ગેટ ઇનેબલ નથી તો કલોકની પલ્સ ઇનેબલ સોર્સિંગ માંથી પસાર થાય છે તેથી આ પલ્સ થશે અને આ બૂસ્ટ કન્વર્ટર તરીકે કાર્ય કરશે તો જ અહીં થી CT તરફ પાવર આવશે હવે જ્યારે VT એ VTmax ને વટાવે છે ત્યારે VT એ VTmax થી વધુ ઉંચો બને છે VT અહીં માઇનસથી કનેક્ટ થયેલ છે આ નીચું જશે VT અહીં પ્લસ સાથે જોડાયેલ છે આ ઉચું થશે જે ક્ષણે આ ઉચું જશે આ AND ગેટ ઇનેબલ થશે આ ડિસેબલ થશે તો ઇનેબલ સીન્કિંગ માં કલોક ઇનેબલ સીન્કિંગ બ્લોક ના ઈનપુટ માં જાય છે તે અહીં જશે અને આ સ્વિચીંગ કરવાનું શરૂ કરશે આ સ્વિચ કરશે નહીં અને તો હવે આ બક કન્વર્ટર તરીકે કામ કરશે અને પાવર VT બાજુથી VB1 માં આવશે તેથી આ રીતે તમારી પાસે આગળ અને પાછળ બંને બાજુ વહેતો પાવર હોઈ શકે છે અને ફક્ત VT ને જોયને સેન્સ કરીને CT પરના વોલ્ટેજ અને બેટરીમાંના વોલ્ટેજનાં નિયમનનું માપન તમે કરી શકો છો તમે ઇચ્છો તેટલી બેટરીઓ આ ફેશનમાં સમાંતર હોઈ શકે છે